અત્યાર સુધી આપણે કરંટ સ્ત્રોત માટે બંને પ્રકારના સ્વતંત્ર સ્ત્રોતો સાથે નોડલ વિશ્લેષણનો અભ્યાસ કર્યો છે તે સચોટ છે વોલ્ટેજ સ્ત્રોતો માટે આપણે સુપર નોડને વ્યાખ્યાયિત કરવો પડે અને વિશ્લેષણ સાથે આગળ વધવું પડશે હવે જ્યારે આપણી પાસે નિયંત્રિત સ્ત્રોતો હોય ત્યારે નોડલ વિશ્લેષણ સમીકરણો કેવી રીતે મેળવવું તે જોઈશું પ્રથમ પ્રકારનો નિયંત્રણ સ્ત્રોત આપણે વોલ્ટેજ નિયંત્રણ કરંટ સ્ત્રોતને ધ્યાનમાં લઈશું વાસ્તવમાં આ રેઝિસ્ટર જેવું જ હશે નિયંત્રિત નોડ સાથે રેઝિસ્ટરને વોલ્ટેજ નિયંત્રણ કરંટ સ્ત્રોત તરીકે પણ વિચારી શકાય અને નિયંત્રણ નોડને એકસાથે લઈ શકાય છે આ આપણે અગાઉ જોયું છે જ્યારે આપણે વોલ્ટેજ નિયંત્રિત કરંટ સ્ત્રોતનો ઉપયોગ કરીને રેઝિસ્ટરનું સંશ્લેષણ કર્યું હતું પરંતુ કંડક્ટન્સ મેટ્રિક્સની કેટલીક વિશેષતાઓ જ્યારે આપણી પાસે માત્ર રેઝિસ્ટન્સ હતા ત્યારે હતી તેનાથી અલગ હશે તેથી આપણે તે બાબત જોઈશું વોલ્ટેજ કરંટ સ્ત્રોત તે કેટલાક નોડ વચ્ચે જોડાયેલ છે જે મને આ નોડ 1 અને નોડ 2 અને નિયંત્રિત નોડને નોડ 3 અને નોડ 4 કહે છે જો તેમની વચ્ચે Vx હોય તો નોડ 1 અને 2 વચ્ચેનો કરંટ GmVx હશે હવે જ્યારે મેં કહ્યું કે તે રેઝિસ્ટર જેવું જ છે તો તેનો અર્થ એ કે જો નોડ 1 અને નોડ 2 વચ્ચે રેઝિસ્ટન્સ જોડાયેલ હોય અને નોડ 1 અને નોડ 2 વચ્ચેનો વોલ્ટેજ તફાવત Vx હોય તો રેઝિસ્ટર માંથી પસાર થતો કરંટ GVx હશે જ્યાં G એ કંડક્ટન્સ છે રેઝિસ્ટરનો રેઝિસ્ટન્સ R અને કંડક્ટન્સ G છે તેથી તમે જોઈ શકો છો કે નોડ 1 અને નોડ 2 વચ્ચે ચોક્કસ કરંટ વહે છે જે Vx ને સપ્રમાણ છે રેઝિસ્ટરના કિસ્સામાં Vx નોડ 1 અને 2 વચ્ચેનો વોલ્ટેજ છે નિયંત્રણ સ્ત્રોતના કિસ્સામાં Vx એ સર્કિટમાં કોઈ પણ જગ્યાએ વોલ્ટેજ છે અહીં મેં જે મૂક્યું છે તે રેઝિસ્ટર માટે નોડલ વિશ્લેષણ સમીકરણોની સામાન્ય રચના છે હું જગ્યાઓ ભરીશ જે મારી પાસે છે તે એ છે કે સમીકરણ જે તમે જાણો છો તે કન્ડકન્સ મેટ્રિક્સ છે G × અજ્ઞાત વેક્ટર V એ સ્ત્રોત વેક્ટર I ની બરાબર છે હવે મે નોડ 1 નોડ 2 વગેરે દર્શાવ્યું છે અને અહીં દરેક હરોળને અનુરૂપ તમે જાણો છો કે આની દરેક હરોળ સમીકરણોમાંથી એકને અનુરૂપ છે પ્રથમ હરોળ કિર્ચોફનો કરંટનો નિયમ નોડ 1 ને અનુરૂપ છે બીજું કિર્ચોફનો કરંટનો નિયમ નોડ 2 અને તે જ રીતે આગળ નોડ N સુધી સંદર્ભ નોડને બાદ કરતા સર્કિટમાં કુલ N 1 નોડ છે આપણી પાસે N નોડ હશે પરંતુ મેં આ કૉલમ પણ બતાવી છે અને તમે જાણો છો કે આ કૉલમમાં એન્ટ્રી V1 ગુણાય છે અને બીજી કૉલમમાંની એન્ટ્રી V2 ગુણાય છે અને તે જ રીતે આગળ તેથી સરળ વાંચી શકાય તે માટે મેં ઉપર V1V2 V3 V4 દર્શાવ્યું છે હવે ચાલો જોઈએ કે જો નોડ 1 અને 2 વચ્ચે રેઝિસ્ટન્સ જોડાયેલ છે તો શું થાય છે તે આ કંડક્ટન્સ મેટ્રિક્સમાં કેવી રીતે કામ આપે છે તેથી ત્યાં એક કરંટ હશે અને નોડ 1 પરનો વોલ્ટેજ V1 છે નોડ 2 પરનો વોલ્ટેજ V2 છે તેથી કરંટ G હશે જ્યાં G ફરીથી 1R છે અને આપણે વારંવાર કહીએ છીએ કે સમીકરણોની રચનામાં રેઝિસ્ટન્સનો ઉપયોગ કરવો અનુકૂળ છે અમુક જગ્યાએ કંડક્ટન્સ નો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે હવે આ કરંટ નોડ 1 થી નોડ 2 તરફ વહે છે તેથી દેખીતી રીતે આ રેઝિસ્ટરને અનુરૂપ એન્ટ્રીઓ નોડ 1 માટે આ સમીકરણમાં અને નોડ 2 માટે આ સમીકરણમાં દેખાશે અને બીજું કરંટ પોતે V1 અને V2 પર આધારિત છે તેથી તે V1 ને અનુરૂપ આ કૉલમ અને V2 ને અનુરૂપ આ કૉલમમાં દેખાશે અને આપણે પહેલાથી જ આ કામ કર્યું છે તમે પહેલાથી જ જાણો છો કે રેઝિસ્ટર અને કંટ્રોલ સ્ત્રોતો સાથે સર્કિટનું વિશ્લેષણ કેવી રીતે કરવું તેથી તમે આ બાબત જાણો છો હું સામાન્ય રીતે બતાવવાનો પ્રયાસ કરૂ છું કે તેના કંડક્ટન્સ મેટ્રિક્સનો દરેક રેઝિસ્ટન્સ કેવી રીતે થાય છે નોડ 1 માંથી વહેતો કરંટ G છે તેથી નોડ 1 માટેના સમીકરણમાં GV1 GV2 હશે યાદ રાખો કે અગાઉ બતાવ્યા પ્રમાણે આ G તેની સાથે ગુણાશે અને આ G તેની સાથે ગુણાશે નોડ 2 માંથી વહેતો કરંટ G છે યાદ રાખો કે દરેક નોડમાં આપણે નોડમાંથી વહેતા પ્રવાહોનું ગ્રુપ બનાવીએ છીએ તેથી નોડ 2 માંથી વહેતો કરંટ G છે અને આપણી પાસે G G હશે અલબત્ત આ કૉલમ અને આ હરોળમાં આ નોડ સાથે જોડાયેલા અન્ય ઘટકને અનુરૂપ અન્ય પદો હશે પરંતુ હું હવે ફક્ત આ ચોક્કસ રેઝિસ્ટર વિશે વાત કરૂ છું હવે હું એક અલગ કિસ્સો લઉં જ્યાં આ નોડ 1 ન હોય પરંતુ ચાલો આપણે નોડ 4 કહીએ અને આ નહીં હોય પરંતુ તે હશે અને કરંટ અલબત્ત તે દિશામાં નીચેની દિશામાં વહેતો G હશે તેથી તે કિસ્સામાં શું થઈ શકે રેઝિસ્ટન્સ અહીં નોડ 4 અને ત્યાં નોડ 2 માટેના સમીકરણમાં દેખાશે નોડ 4 માંથી વહેતો કરંટ તરીકે G છે તેથી આપણી પાસે G G હશે નોડ 2 માંથી વહેતો કરંટ G છે તેથી મારી પાસે આ G ને બદલે હું તેને લાલ રંગમાં બતાવીશ તે G G હશે કાળા અને લાલ રંગમાં દર્શાવેલ સિમ્બોલ બે અલગ અલગ કેસ દર્શાવે છે હવે હું તમને જેની વાત કરવા માંગુ છું તે હકીકત એ છે કે કોઈપણ કિસ્સામાં તમે આ ચાર કાળી એન્ટ્રીઓને મેટ્રિક્સના કર્ણ વિશે સપ્રમાણતાથી જુઓ છો અને તમે આ ચાર લાલ એન્ટ્રીઓ જુઓ ત્યાં તે પણ કર્ણ વિશે સપ્રમાણ છે તેથી કોઈપણ કિસ્સામાં આપણી પાસે સપ્રમાણ મેટ્રિક્સ હશે જે આપણે પહેલાથી જોયું છે હવે ચાલો કહીએ કે જ્યારે આપણી પાસે વોલ્ટેજ કંટ્રોલ કરંટ સ્ત્રોત હોય ત્યારે શું થાય છે મારી પાસે અહીં વોલ્ટેજ કંટ્રોલ કરંટ સ્ત્રોત છે ત્યાં નોડ 1 માંથી નોડ 2 સુધી કરંટ વહેતો હોય છે પરંતુ કરંટ પોતે Vx ના સપ્રમાણ હોય છે જે નોડ 3 અને નોડ 4 વચ્ચેનો વોલ્ટેજ છે તેથી આ કરંટ G સિવાય બીજું કશું જ નથી નોડ 1 પર વોલ્ટેજ છે નોડ 2 પર વોલ્ટેજ છે નોડ 3 પર વોલ્ટેજ છે નોડ 4 પર વોલ્ટેજ છે તો આ કંડક્ટન્સ મેટ્રિક્સમાં કેવી રીતે દેખાય છે સૌ પ્રથમ કરંટ નોડ 1 થી નોડ 2 તરફ વહે છે એટલે કે નોડ 1 માટેનું સમીકરણ અને નોડ 2 માટેનું સમીકરણ આ બે સમીકરણો નિયંત્રણ સ્ત્રોત GM ને અનુરૂપ પદ ધરાવે છે તેથી નોડ 1 માંથી વહેતો કરંટ એ GM છે તેથી તે અહીં GM હશે અને ત્યાં GM હશે GM GM નોડ 2 માંથી વહેતો કરંટ નકારાત્મક છે તેથી આપણી પાસે GM હશે હવે તમે જોશો કે ઘણી રીતે તે રેઝિસ્ટરની જેમ જ છે જો કે બે નોડ જેની વચ્ચે નિયંત્રિત સ્ત્રોત જોડાયેલ હોય ત્યાં તે કિસ્સામાં સમીકરણોમાં નિયંત્રણ સ્ત્રોતને અનુરૂપ પદો હોય છે પરંતુ મહત્વનો ફેરફાર એ છે કે સામાન્ય રીતે આ એન્ટ્રીઓ હવે મેટ્રિક્સનાં કર્ણને સપ્રમાણ નથી તેથી જ્યારે તમારી પાસે વોલ્ટેજ નિયંત્રિત કરંટ સ્ત્રોત હોય ત્યારે તમે આગળ જઈ શકો છો અને અગાઉની જેમ નોડ સમીકરણો લખી શકો સિવાય કે કંડક્ટન્સ મેટ્રિક્સ સપ્રમાણ હશે નહીં તેથી આ બે કેસ વચ્ચે સામાન્ય તફાવત છે હવે હું એક ચોક્કસ ઉદાહરણ બતાવીશ સામાન્ય રીતે હું શું કરું છું હું અમુક ચોક્કસ ઉદાહરણો બતાવું છું અને પછી સામાન્યીકરણ કરું છું આ કિસ્સામાં મેં તેની આજુબાજુ કરવાનું નક્કી કર્યું કારણ કે રેઝિસ્ટર કેસ ખૂબ જ સરળ છે હું એ પણ બતાવવા માંગતો હતો કે વોલ્ટેજ નિયંત્રિત કરંટ સ્ત્રોત કેવી રીતે રેઝિસ્ટરની સમાન છે પરંતુ માત્ર એટલો જ તફાવત છે કે એન્ટ્રીઓ મેટ્રિક્સમાં સમપ્રમાણ રીતે આવે છે તો ચાલો કહીએ કે આપણે જે વિચારી રહ્યા છીએ તેના જેવી સર્કિટ લઈએ છીએ પરંતુ એક રેઝિસ્ટરને વોલ્ટેજ નિયંત્રિત કરંટ સ્ત્રોત દ્વારા બદલવામાં આવે છે આ I1I3R1 છે અને આપણી પાસે અહીં ફક્ત ત્રણ નોડ 1 2 અને 3 છે અને ચાલો કહીએ કે આ કરંટ સ્ત્રોત GMVx છે જ્યાં આ Vx છે તેથી Vx સામાન્ય રીતે V2 V3 છે તો સૌ પ્રથમ તે સ્પષ્ટ છે કે આ કરંટ સ્ત્રોત ફક્ત નોડ 2 માટેના સમીકરણમાં જ દેખાય છે કારણ કે તે નોડ 2 અને સંદર્ભ નોડ વચ્ચે જોડાયેલ છે મેં તે જ સંદર્ભ નોડ પસંદ કર્યો છે જે અગાઉ કરવામાં આવ્યો હતો તેથી નોડ 1 અને 3 માટેનું સમીકરણ પહેલા જેવું જ હશે તેથી જો હું નોડ 2 માટે સમીકરણ લખું તો મને આમાંથી વહેતો કુલ કરંટ કેટલો મળશે જે આ કરંટ તે કરંટ અને તે કરંટનાં સરવાળા જેટલો છે અને તેની બરાબર શૂન્ય હશે એટ્લે કે તેમાંથી પ્રથમ V2 V1 × G 1 2 છે અને G m માંથી કરંટ એ સામાન્ય રીતે V 2 V 3 G m છે અને આમાંથી કરંટ સામાન્ય રીતે V 2 V 3 × G 2 3 છે અને તેની બરાબર 0 છે અને જો હું દરેક ચલનાં ગુણાંકને એક જૂથમાં ભેગા કરું તો મારી પાસે V1 × G12 V2 × G12 G23 gm V3 × G23 G m બરાબર 0 હશે તેથી મારી પાસે આ છે હવે મને આખું કંડક્ટન્સ મેટ્રિક્સ લખવા દો હું આ સર્કિટ પર કોપી કરીશ મેં કહ્યું તેમ નોડ 1 અને નોડ 3 નાં સમીકરણો પહેલા જેવા જ છે તેથી મારી પાસે ત્યાં G11G12 હશે ત્યાં G12 અને પ્રથમ હરોળ માટે 0 હશે અને નોડ 3 માટે G23 G33 કુલ ત્યાં કંડક્ટન્સ G23 અને ત્યાં 0 અને અલબત્ત ખાસ કેસ નોડ 2 છે જે તમને G12 આપે છે અને આ માટે આપણી પાસે G23 G12G23 GM હશે અને છેલ્લું G23 GM હશે તેથી તે હજુ પણ G × V સ્વરૂપમાં છે અને આ G મેટ્રિક્સ સર્કિટમાં કંડક્ટન્સ અને ટ્રાન્સ કંડક્ટન્સ અથવા વોલ્ટેજ નિયંત્રિત કરંટ સ્ત્રોતનો ગુણાંક ધરાવે છે અને તમે એ પણ જોઈ શકો છો કે રચના સપ્રમાણ નથી પરંતુ હકીકત એ છે કે G મેટ્રિક્સ સપ્રમાણ છે તે માત્ર રેઝિસ્ટન્સ હોવાના કિસ્સાથી ખૂબ જ અલગ નથી તેથી તે તારણ આપે છે કે અન્ય નિયંત્રણ સ્ત્રોતો માટે આ સૌથી સરળ નિયંત્રણ સ્ત્રોત છે આપણે સુપર નોડનો ઉપયોગ કરીને વોલ્ટેજ સ્ત્રોતના કિસ્સામાં કર્યું હોય તેવું કામ કરવું પડશે